આગળ જુઓ આ બધી બાબતોને હું તમારા માટે આ રીતે બનાવું છું કે જ્યારે તમે પસાર થશો ત્યારે તમે જાણો છો કે પુસ્તકમાં જોયા વિના પણ તમે આ વસ્તુ તમારા માટે ખૂબ જ સરળ હશે તમે તેને તમારી રીતે બનાવી શકો છો તેથી હવે આગળ x3 છે આગળ x3 છે આ એક બરાબર તેથી આ કિસ્સામાં જો તમે બ્લોક ડાયાગ્રામમાં જુઓ તો તે x3 બરાબર છે આ ત્રીજું સમીકરણ છે

તમે નીચે બતાવેલ મેટ્રિક્સથી અવલોકન કરી શકો છો અને તે જ રીતે ત્રીજી પંક્તિ માટે તમારા બંને આ બી મેટ્રિક્સ છે આ ગામા મેટ્રિક્સ છે ત્રીજી પંક્તિ આ 0 છે તે પણ 0 બરાબર છે કારણ કે ત્યાં કોઈ યુ અથવા ડેલ્ટા પીએલ સામેલ નથી આગળ ત્યાં તમારો x4 છે તો આ મારો x4 છે આ મારો x4 છે તેથી x4 એ ખરેખર x6 ના છેદમાં1 વત્તા sTt1 છે તો આ x4 છે આપેલ મેટ્રિક્સથી તમે ચકાસી શકો છો આગળ તમે તે x5 ને ધ્યાનમાં લો કે તે તમારો આ એક x5 આ છે તેથી તે જ રીતે તમે લખી શકો છો તેથી અહીં પણ કોઈ યુ કોઈ શામેલ નથી માત્ર એક A મેટ્રિક્સ લખવો પડશે પાંચમું એલીમેન્ટ અને સાતમું ત્યાં છે જો તમે પાંચમી પંક્તિ પર જુઓ આ તમારી પાંચમી પંક્તિ છે અને અહીં પણ પાંચમું અહીં છે તે 00 છે કારણ કે કોઈ યુ શામેલ નથી અને અહીં પણ તે 00 છે કારણ કે કોઈ ડિસર્ટબન્સ વસ્તુ શામેલ નથી ખરુ ને તેથી આ તમારો x5 છે પછી જો તમે આ એક x6 પર આવો છો જો તમે હમણાં આવો છો તો તે આના જેવું હશે તેના કરતાં તમે જે વસ્તુ નોટબુક પર લખી રહ્યાં છો તેના પર નોટ કર્યુ છે મને લાગ્યું કે હું તેને અહીં બનાવીશ તમારા માટે સમજવું સરળ રહેશે ખરુ ને તેથી હવે x6 હશે તેથી મૂળભૂત રીતે તે હશે તેથી આ એક સમીકરણ છે જ્યાં હું તક દ્વારા બધી પ્રકારની વસ્તુઓ બનાવું છું આ એક રેકોર્ડિંગ વસ્તુ છે બરાબર અને સતત તમારે આગળ વધવું પડશે બરાબરજો તમે આ કોર્સ દરમ્યાન અવલોકન કરો તો હું ક્યાંય પણ ભૂલ કરું છું કારણ કે ઘણી જગ્યાએ મેં મેળવવાની કોશિશ કરી છે કે આશા છે કે વસ્તુઓ બરાબર છે પરંતુ જો તમે જોશો કે કોઈપણ મુદ્દો અથવા કંઇપણ મેં ચૂકી ગયેલ છું અથવા કંઇક ખોટી રીતે લખ્યું છે જે તમે જાણો છો પરંતુ પછીથી આશા છે કે તે બરાબર સુધારવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં તમે મને નિર્દેશન કરો છો કે આશા છે કે વસ્તુઓ યોગ્ય છે તેથી કારણ કે કોઈ પણ મારી સામે બેઠું નથી ત્યારે તેઓ બ્લેકબોર્ડ પર સુધારણા કરી શકે છે જ્યારે તમે લખશો જો અમે કોઈ પણ શબ્દ તરત જ ચૂકતા હો ત્યારે તેઓ નિર્દેશ કરે છે સાહેબ તમે આ શબ્દ ચૂકી ગયો છે ખરુ ને પરંતુ અહીં કોઈ મારી સામે જ નથી તેથી કોઈપણ રીતે તેથી આ તો પછી તમે સીધા જ તે છઠ્ઠી પંક્તિના છઠ્ઠા એલીમેન્ટ પર આવ્યા છો કારણ કે બાકીના અને તે બધા વચ્ચે જે તમે કહો છો છ બે છ ત્રણ છ ચાર પાંચ છ ચાર તમારુ a 61a 62a 63a 64a 65 એ બધા 0 છે તેથી તે જ રીતે જો તમે તમારું છેલ્લું સમીકરણ લખો કે તમારું x7 છે બરાબર જો તમે છેલ્લું સમીકરણ x7 લખો તો અહીં છેલ્લું સમીકરણ જુઓ જો તમે અહીં x7 લખશો

તેથી આ સમીકરણ 31 છે સમીકરણ 31 એટલે બધા મળીને આ એક આ ડાબી બાજુ છે તે છે જો તમે એક વસ્તુ અવલોકન કરો છો જે તમે જોશો કે આ ટાઇ લાઇન પાવર પ્રવાહને લીધે આ એક ત્રાંસાડાયાગોનલ એલીમેન્ટ ખરેખર 0 છે પરંતુ બાકીના બધા તમે જે કહો છો તે ડાયાગોનલમાં નકારાત્મકનેગેટીવ ચિહ્ન છે અને કારણ કે આ ટાઇ લાઇનનું કે આ એક એલીમેન્ટ અહીં 0 છે તેથી આ એક 7 x 7 મેટ્રિક્સ છે બરાબર અને આ તમારો 7 x 2 B મેટ્રિક્સ છે અને આ ગામા મેટ્રિક્સ છે તેથી આ તમારો 7 x 2 ફરીથી કહેવાય છે તેથી આ તે છે જેને તમે કહો છો કે તમે હવે લખી શકો છો હવે આનો અર્થ એ કે આ સમીકરણને આ ફોર્મમાં તરીકે લખ્યું છે આ સમીકરણ 32 છે જ્યાં જ્યાં A એ 7x7 મેટ્રિક્સ છે મેં તમને બી અને ગામા કહ્યા હતા તે 7x2 મેટ્રિકસ છે x u અને p સ્ટેટ કંટ્રોલ અને ડિસ્ટર્બન્સ વેક્ટર છે ખરુ ને આપણા સ્થિતી ચલ જે પણ આપણે પસંદ કર્યા છે તે તમે વૈકલ્પિક પણ કરી શકો છો અથવા આ રીતે અદલા બદલી પણ કરી શકો છો આ રીતે કે કોઈ સમસ્યા નથી પરંતુ તમને તે જ પરિણામ મળશે જે તમને પરિણામ મળશે ખરુ ને તેથી ધારો કે જો આપણને આ સમીકરણ જોઈએ તો તે સમાન છે ધારો કે તે અનિયંત્રિત છે માની લો તેથી તે અનિયંત્રિત મોડ છે તેથી આ સમીકરણ કેમકે યુ એ 0 છે તેનો અર્થ એ કે આ સમીકરણ એ કહો કે અનિયંત્રિત મોડ તરીકે લખી શકાય છે તે અનિયંત્રિત મોડ છે જ્યારે u સ્થિર સ્થિતિમાં 0 ની બરાબર હોય ત્યારે મેં તમને કહ્યું હતું કે સ્થિર સ્થિતિનો અર્થ છે કે ધારો કે તમારા એક્સને ટ્રાન્સપોઝ બનાવો છો કહો કે હવે આ ટ્રાન્સપોઝ છે તેથી તે સ્થિર સ્થિતિ ખરેખર એક સ્થિર સ્થિતિ છે જો તમે આ ટ્રાન્સપોઝ મૂકશો તો આ બધું હશે તેથી આ તે બધા છે જેને તમે સ્થિર સ્થિતી મૂલ્ય કહો છો તેથી જ્યારે આ બધી બાબતો આ સ્થિતી ચલ એ સ્થિર સ્થિતિ સુધી પહોંચે છે ત્યારે વ્યુત્પન્ન એ 0 છે તે વ્યુત્પન્ન 0 બરાબર છે તેથી તેનો અર્થ મારો અર્થ તેનો અર્થ એ કે જો તમે લો છો તો મારો અર્થ છે કે જો ટ્રાન્સપોઝ કરતા હું આની જેમ મુકું છું હવે માની લો કે જો હું તેને આની જેમ બનાવું છું તેથી સ્થિર સ્થિતીમાં જ્યારે બધા સ્થિતી ચલો સ્થિર સ્થિતી સુધી પહોંચે છે તેનો અર્થ એ છે કે તે બધા સાત ઝીરો છે ત્યાં 0000000 હશે તેથી તે સ્થિર સ્થિતિ સુધી પહોંચશે તેથી આ સમીકરણમાં જ્યારે તમે X મૂકશો ત્યારે તમારા Xss ની બરાબર છે તેનો અર્થ એ કે તમારું લેખન પછીના પૃષ્ઠ પર મતલબ કે તમારો તેનો અર્થ બંને બાજુઓ એ દ્વારા ગુણાકાર કરો એનો અર્થ એ કે ખરુ ને માત્ર વસ્તુ એ છે કે અસ્તિત્વમાં છે પરંતુ આ પ્રકારની સિસ્ટમ માટે હું તમને કહી શકું અસ્તિત્વમાં છે એનો અર્થ એ કે તમે જાણો છો કે તે 7 x 7 મેટ્રિક્સ ગામા મેટ્રિક્સ પણ તમે બરાબર ઓળખો છે અને કારણ કે તે પી લોડ ડિસ્ટર્બન્સ પણ તમને જાણીતો છે બધું જ તમને જાણીતું છે પરિમાણો તમને જાણીતા છે મેટ્રિક્સ પરિમાણો તમને જાણીતા છે તેનો અર્થ એ કે જો આ ખરેખર આ હશે તો આ તે બનશે જે તમે 7 x 1 ને કહો છો તેથી તે કિસ્સામાં જે તમે આ બધા સ્થિર સ્થિતી મૂલ્યોને કહો છોતમે જે કંઈપણ કરો છો તે મારો અર્થ થાય છે હું સાત સ્થિતી ચલો જે પણ બતાવ્યા છે તે બધા આ બધા તમારા આ સ્થિર સ્થિતી મૂલ્યો તમને મળશે તેથી આ બધા સ્થિર સ્થિતી મૂલ્યો પરંતુ સ્થિર સ્થિતિમાં આ ખરેખર આ છે તે બધાની સ્થિર સ્થિતી કિંમતો છે તમને મળશે અને તેનો અર્થ એ છે કે તમામ મૂલ્યોના સ્થિર સ્થિતી મૂલ્યો તમને MATLABમેથલેબ મેટલેબમાં તમામ સાત સ્થિતી ચલો મળશે તમે MATLABમેથલેબ જાણતા હોવ તો તમે સરળતાથી કેટલાક પરિમાણો લેશો તે ચકાસી શકો છો અને ફક્ત તપાસો કે તમને આ તમામ કિંમતો મળશે ખરુ ને હવે તેથી જ તમે જે કહો છો તે સ્થિર સ્થિતી મૂલ્ય શોધવા માટેનો આ સરળ રસ્તો છે અલબત્ત તમારો અસ્તિત્વમાં હોવો જોઈએ તો જ તે શક્ય છે નહીં તો તે શક્ય નથી તો જે પણ આ 7 x 7 હશે તેનો અર્થ એ કે પ્રથમ જે કિંમતો મળે છે તે બનશે જે આપણે આ બાજુ મેળવીશું તે બધા સ્થિર સ્થિતી મૂલ્યો તમે સરળતાથી MATLABમેટલેબમાં પણ ચકાસી શકો છો હવે તેથી જ આ તે છે જે અમે તે વિશે કહ્યું છે હવે આપણે આ માટે જવું પડશે તે રીતે તમને હવે કહેવામાં આવ્યું છે કે બધા ચલો માટે સ્થિર સ્થિતી વિશ્લેષણ કેવી રીતે લેવું હવે ગાણિતિક રીતે આપણે પણ આગળ આગળની જેમ સ્થિર સ્થિતી ફ્રિકવંસી વિચલનો છે તે વિશે જોઇશું પરંતુ તેઓ અહીં છે તમે મેળવી રહ્યા છો જે તમે આ સ્થિર સ્થિતી મૂલ્યને કહો છો જે તમે અહીં મેળવી રહ્યા છો તે સીધા જ તમામ આંકડાકીય મૂલ્યો છે પરંતુ આપણે તે માટે કેટલીક ગાણિતિક અભિવ્યક્તિ પ્રાપ્ત કરવી પડશે તેનો અર્થ એ કે સ્થિર સ્થિતિમાં પણ તે સ્થિર સ્થિતિમાં એક બે ક્ષેત્રની સિસ્ટમ છે કે તમારો અને આપણે આ અનિયંત્રિત મોડને ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે મેં તમને અહીં વાંચવા માટે અનિયંત્રિત મોડ લખ્યો છે તેથી આ આ સ્થિર સ્થિતીમાં સ્થિર સ્થિતી ભૂલ છે બંને ક્ષેત્ર સ્થિર સ્થિતી ભૂલ સમાન છે તેથી તે પાવર બેલેન્સ સમીકરણ માટે તમે જેને કહો છો તે પહેલાં આ પાવર બેલેન્સ સમીકરણ માટેનું આ સમીકરણ હવે જુઓ કે સ્થિર સ્થિતિમાં તે કોઈ ડિસ્ટર્બન્સ ત્યાં હશે નહીં કારણ કે તે આપણા ફકત સામાન્ય જ્ઞાનથી જ મળશે આપણે તેને સ્થિર સ્થિતિમાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મેં તમને કહ્યું હતું કે કોઈપણ સ્થિતીનું કોઈપણ વ્યુત્પન્ન 0 બનશે તેથી આ ખરેખર સમીકરણ 27 થી આવી રહ્યું છે તેવી જ રીતે તમારી આ વસ્તુ ફક્ત આ ભાગ અદ્રશ્ય થઈ જશે ખરુ ને તેથી તે જ રીતે તમે જે ક્ષેત્ર બે માટે સમાન કહો છો જો તમે લખો છો તો મેં તમને કહ્યું હતું કે ક્ષેત્ર બે માં ક્ષેત્ર બે ના કિસ્સામાં સમીકરણ સમાન રહેશે તે હશે અને તે બનશે કારણકે આપણે જાણીએ છીએ કે આપણે અલગ સિસ્ટમથી પણ જાણીએ છીએ કે અહીં સમાન ફિલોસોફી લાગુ કરવામાં આવશે આ તમારા અલગ કેસના કિસ્સામાં આપણે જોયું છે કે પરંતુ અહીં તે બે ક્ષેત્ર સિસ્ટમ છે તેથી ક્ષેત્ર 1 માટે અને આ સમીકરણ 36 છે આ સમીકરણ 37 છે હવે આ અહીં અવેજી કરો જેનો અર્થ છે કે આ સમીકરણ તેનું ફંકશન હશે તેથી જો તમે તેને હલ કરો આ સમીકરણ 38 છે આ સમીકરણ 39 છે કારણ કે તે એક લિનીઅર સમીકરણ હલ છે તેથી તેને કરવાની જરૂર નથી તમે તેને બરાબર કરી શકશો તેથી જો તમે કરો છો તેથી અને તેને હલ કરો પછી તેથી જ હું સમીકરણ 34 35 36 હલ કરીને લખી રહ્યો છું તેનો અર્થ એ કે અનિયંત્રિત મોડ ઓછામાં ઓછું આ અભિવ્યક્તિઓ આપણને બરાબર જાણ હોવા જોઇએ બરાબર અને જો અને આ અભિવ્યક્તિ આપણને ઓળખાય છે તેનો અર્થ છે કે તે તમારો તેથી તમે જાણો છો તમે સરળતાથી શોધી શકો છો પરંતુ આ અભિવ્યક્તિ છે બરાબર તમે તેને હલ કરી શકો છો તમે કૃપા કરીને તમે તેને તમારા પોતાના દ્વારા ઉકેલો એકવાર આ થઈ ગયા પછી અને ફક્ત આમાં સરળ વસ્તુ મેળવો અને અને આ સમીકરણથી આગળ વધતા પહેલા ફક્ત ધારો કે ક્ષેત્ર 1 ડિસ્ટર્બન્સ ફક્ત ત્યાં ક્ષેત્ર 1 માં છે આ ડિસ્ટર્બન્સ ત્યાં ક્ષેત્ર 1 માં છે અને ક્ષેત્ર 2 માની લો કે ડિસ્ટર્બન્સ એ ક્ષેત્ર એક માં કોઈ ડિસ્ટર્બન્સ નથી તેથી તે કિસ્સામાં આ સમીકરણ આ સમીકરણ બનશે એ જ રીતે ટાઇ પાવર સમીકરણમાં જો તમારું તમે જે કહો છો તેથી આ તે છે જે તમે આ એક અભિવ્યક્તિ માટે કહો છો હવે આપણે જાણીએ છીએ કે આપણે ઉદાહરણ તરીકે જાણીએ છીએ આપણે જે વાત કરી રહ્યા છીએ તે આ હર્ટ્ઝમાં છે આ ખરેખર હર્ટ્ઝમાં છે અને આ એકમ દીઠ મેગાવાટમાં છે બરાબર આ એકમ દીઠ નથી આ હર્ટ્ઝમાં છે અને જો આપણે જાણીએ તો હવે આ એકમ દીઠ મેગાવાટમાં છે આપણે જાણીએ છે જોયું છે તેનો અર્થ એ કે જો આપણે ધારીએ તો ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર ને માની લઈએ તે સમાન છે તેનો અર્થ એ કે તેથી જો આપણે અહીં મૂકીએ તો તમે અહીં અહીં અહીં તમે અહીં પણ માઇનસ 1 મૂકો જો તમે કરો તેથી પછી તમને મળશે તેવી જ રીતે હમણાં ધારો કે તમે માની લો કે લોડ એ ફ્રિકવંસી ફેરફારો પ્રત્યે અસંવેદનશીલ છે તેનો અર્થ એ કે ફક્ત સ્પષ્ટતા માટે કેટલીક સમજણ કહો કે લોડ એ ફ્રિકવંસી ફેરફારો પ્રત્યે અસંવેદનશીલ છે જો છે ખરુ ને તો તમારો અહીં પણ જો પછી તેથી જો તમે લેશો જો તમે સમાન મૂલ્ય કહો તો જો તમે બરાબર લેશો તેનો અર્થ એ કે સીધા તમે લો તેથી તે તમારો હશે સમાન રીતે ટાઇ પાવર માટે તે જ રીતે ટાઇ પાવર માટે જો તમે લેશો તો તેઓ સમાન છે એટલે કે જ્યારે અને બંને તમારા છે જેને તમે કહો છો તેથી જો આપણે લખીશું અને અલગ કરીશું તો શું થશે તે સ્થિર સ્થિતી ભૂલ અને ટાઇ લાઇન પાવર માટે આ ખરેખર આ આંકડાકીય દૃષ્ટિકોણ માટે ખૂબ જ મદદરૂપ થશે તેથી આપણે જે કંઇ કર્યું છે તે અહીં શરત છે કે આપણે જે લીધું છે તે આપણે લીધું છે આપણે લીધા છે તે ઉપરાંત તે જેમ કે ખરુ ને હમણાં ઉદાહરણ તરીકે જો બરાબર અને આર બરાબર 2 4 હર્ટ્ઝ યુનિટ દીઠ મેગાવાટ તેથી તમારી સ્થિર સ્થિતી તેથી તમને તે મળશે કે તમારું માઇનસ બરાબર માઇનસ 1 2 ગુણ્યા 0 01 છે તો માઈનસ 0 012 હર્ટ્ઝ બરાબર તેથી આ સ્થિર સ્થિતી મૂલ્ય છે અને ટાઈ પાવર બનાવવા માટે ટાઈ પાવર માટે તે હશે પર યુનિટ મેગાવાટ એ માઇનસ 0 005 પર યુનિટ મેગાવાટ જેટલું છે તેથી આ તમારા આંકડાકીય દૃષ્ટિકોણ માટે ખૂબ જ સહાયક બનશે ફક્ત થોડીક આ વસ્તુ રાખો અને જો તમે ને ધ્યાનમાં લો તો તમને આ મૂલ્ય થોડું ઓછું મળશે તે માઈનસ 0 0117 હર્ટ્ઝ બનશે અથવા જો હું યોગ્ય રીતે યાદ કરું છું પરંતુ આ એક સરસ અંદાજ છે મારો અર્થ ખરેખર ખૂબ નજીક છે અને આ પણ છે આપનો ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું